સેલ કલ્ચર ટેકનોલોજી પર લેક્ચરમાં સ્વાગત છે આ આપણે ત્રીજા અઠવાડિયાનું પ્રારંભ કરીશું અને જો તમને બીજા સપ્તાહ દરમિયાન યાદ આવે તો અમે લેઆઉટ ડિઝાઇન શરૂ કરી દીધેલી છે તેથી જો તમને ઉદ્યોગમાં નોકરી મળે તો તમારે સેલ કલ્ચર સુવિધા સ્થાપિત કરવી પડશે તેથી તમે કેવી રીતે આગળ વધશો તેવા નિર્ણાયક પગલાં શું છે જે ખરેખર કોઈ પુસ્તકમાં લખવામાં આવેલ નથી પરંતુ તમારે કેવી રીતે આગળ વધવું તે ધ્યાનમાં રાખવું પડશે તેથી તમે ફરી યાદ કરો આપણે ધ્યાનમાં લીધું છે કે તે લેબને 2 ભાગોમાં વહેંચાયેલી છે જ્યાં કેટલાક પ્રકારના વિચ્છેદનને લીધે ચેપ લાગી શકે છે અથવા જે ઘણાં બધાં સુક્ષ્મજીવાણુનું દૂષણ લાવી શકે છે તે એક ભાગમાં થવું જોઈએ જ્યારે બીજો ભાગ રીયલ કલ્ચર કાર્ય કરવા માટે છે તે સંદર્ભમાં જો તમે યાદ કરો તો અમે લેબને 2 ભાગમાં વહેંચી દીધી છે તેથી બીજી એક રસપ્રદ વસ્તુ છે જે ઘણી નવી આધુનિક લેબ્સ અનુસરે છે અથવા કે તેઓ ફૂટવેરનો ચોક્કસ સેટ જાળવે છે તેથી ઉદાહરણ તરીકે કહો જો તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે તમારી પાસે જૂતાનો ઘોડો અને બધી સામગ્રી છે તેથી તમે ફૂટવેર પહેરી શકો છો જેનો ઉપયોગ સેલ કલ્ચર ફેસિલિટી માટે જ થઈ શકે છે અને આ સિવાય જો તમને યાદ હોય કે અમે લેબની અંદર ક્યાં પ્રવેશવાની વાત કરી હતી જો તમે આ ક્ષેત્ર વિશે વિચારો છો જ્યાં તમે પ્રવેશ કરી રહ્યા હતા ત્યાં ચીકણી સાદડીઓ જેને સ્ટીકી મેટ્સ કહેવાય છે મૂળભૂત રીતે જો તમે તમારા પગ મૂકશો તો તે એક પ્રકારની સ્ટીકી મેટ્સ છે જે તમે જાણો છો તેથી ત્યાં ધૂળ ફસાઈ જવાથી તે સિસ્ટમમાં એક પ્રકારનું ડસ્ટ રિડ્યુસર છે અને આમાંથી મોટાભાગના ઓરડાઓ એવી રીતે ગોઠવાઈ રહ્યા છે કે આ ઓરડાઓમાંથી હવા સતત પમ્પ કરવામાં આવે છે તેથી તેની ખાતરી કરવા માટે કે આ બંને ઓરડાઓની અંદરની હવા સતત પમ્પ અને પરિભ્રમણ કરવામાં આવે છે આનો અર્થ એ કે તમે અનિવાર્યપણે જે તમે કરી રહ્યા છો તે સતત હવાનું રિસાયક્લિંગ કરી રહ્યા છો અને તે માંગણી કરે છે કે તમે જે છત બનાવો છો તેવી ખોટી છત બનાવવાની જરૂર પડી શકે છે તેથી ખોટી છતની ટોચ પર તમારે હવામાંથી વિવિધ પ્રકારના સેટઅપ મૂકવા પડી શકે છે તેથી આ કેટલાક મુદ્દા છે જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ અને તમારે તેની માટે ચિંતિત રહેવું જોઈએ તમને મદદ કરી શકે તેવા એન્જીનિયરિંગમાં તમારા સાથીદારો અથવા સંસ્થાના તમારા સંબંધિત કાર્ય વિભાગમાં તમારા સાથીદારો સાથે વાત કરી શકો છો કે હું ખોટી છત કેવી રીતે રાખી શકું ઉદાહરણ તરીકે હું આ રૂમમાં ઉભો છું જ્યાં મને ખબર છે કે ત્યાં ખોટી છત છે તેથી તમે ખોટી છત વિશે સાંભળ્યું છે તેથી આ રૂમની ઊંચાઈ છે અને તમે અમુક પ્રકારના પોલિમરનો ઉપયોગ કરીને બીજી ખોટી છત બનાવો છો અને વચ્ચે એક નોંધપાત્ર અંતર રાખો છો ત્યાં તે પાઇપ છિદ્રો મૂકો નો સંગ્રહ છે જે સમય સમય પર ફરી ભરવો પડે છે અને આ સિવાય તમે શું કરી શકો છો તે હું આ ભાગમાંથી આ ભાગમાં પ્રવેશવા માટે હળવા લીલા રંગનો ઉપયોગ કરી રહ્યો છું કારણ કે તમે ઓરડામાં ભાગ લીધો છે જ્યાં તમે સ્ટીકી મેટ્સ મૂકી શકો છો તેથી તે રીતે કે જે આગળના ચેકપોઇંટના સ્તરને અટકાવશે અથવા આપણી પાસે અહીંથી કોઈ દરવાજો હોઈ શકે છે જે આ બિંદુની સાથે પ્રવેશ અને બહાર નીકળવાની ખાતરી અથવા પ્રતિબંધ કરશે અને એક વધુ વિચાર છે જો તમે ત્યાં ખૂણામાં કોઈ જગ્યાએ રેફ્રિજરેટર મૂકી શકો કારણ કે તમને ઘણા રેફ્રિજરેટર્સની જરૂર પડશે કારણ કે તમારે માધ્યમોને સંગ્રહિત કરવો પડશે અને તે ઘણી વસ્તુઓનું પરિબળ કરશે તેથી તમે કોઈ પણ ખૂણામાં રેફ્રિજરેટર રાખવાનું વિચારી શકો છો અને ફક્ત મોટે ભાગે ખૂણાઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો કારણ કે તે અમને કહેવા દેવામાં આવશે કે તમારી પાસે ઘણી જગ્યા છે અને જ્યારે પણ તમે ડિઝાઈન કરો છો કે તમે રેફ્રિજરેટર મૂકવા માંગો છો ત્યારે તમે કાઉંટરટ ટોપનો આ ભાગ કાપી શકો છો અને તમે રેફ્રિજરેટરને એવી રીતે મૂકી શકો છો કે તમે તે જગ્યાની ક્લપના ન કરી શકો તેથી અમારી પાસે અહીં એક રેફ્રિજરેટર હશે જે લેગમાં રહેલી તાકાત શું છે જેના આધારે અહીંથી તમે મેઈનફ્રેમમાં જાઓ તમે જોઇ શકો જો તમે કોઈ દરવાજો મૂકવા ન માંગતા હો તો તમારી પાસે પવનનો પડદો હોઈ શકે છે જેના દ્વારા તમે અહીં દાખલ થાઓ છો હવે અહીં તમારે ખરેખર સાવચેત રહેવું પડશે કારણ કે આ તે એક ક્ષેત્ર છે જ્યાં તમારા મોટાભાગના કાર્ય થશે તેથી મેં તમને પહેલેથી જ કહ્યું છે કે તમે ખૂણામાં રચાયેલા ઇન્ક્યુબેટર્સને મૂકશો તેથી તમે સીધા માર્ગમાં ગરમી આપી શકતા નથી અને તમારે લેમિનર ફ્લો હૂડની જરૂર પડશે તમને કદાચ આમાંથી એક અથવા બે લેમિનર ફ્લો હૂડ ની જરૂર પડશે તેથી જો અહીં બાજુમાં આ તમારું કાઉન્ટરટોપ છે પરંતુ તમારે ખાતરી કરવી પડશે કે તમે ઇનક્યુબેટર દરવાજાને ખોલવામાં કોઈ અવરોધ ઉભો કરી રહ્યા નથી તેના આધારે તમે ઇન્ક્યુબેટર દરવાજો કઈ બાજુ ખોલવા માંગો છો તેથી અહીં લેમિનર ફ્લો હૂડ મૂક વો પડશે તેથી જો તમને ફરીથી એક રસપ્રદ પાસું જોવા મળશે તેથી જો મારે એક લાઇન મૂકવી હોય તો આ તમારી એન્ટ્રી અને ક્રોસ છે તેથી ખરેખર એમ ધારીને કે આ અહીં દિવાલ છે અથવા કાચ કે કંઈક છે તેથી અહીં એક અવરોધ છે તે કે કોઈ ફિલ્મની જેમ ખરેખર નથી પરંતુ હું હવાના પ્રવાહના માર્ગ પર આવશે એવો કોઈ મુખ્ય સાધનનો ભાગ મૂકી રહ્યો નથી શક્ય હોય ત્યાં સુધી આને ટાળવાનો પ્રયત્ન કરો કંઈપણ માર્ગમાં રાખવાનું પસંદ કરશો નહીં તેથી સલાહ આપવામાં આવે છે કે તમે તેને કરી શકો તેટલું ઓછામાં ઓછું કરો તેથી તમારી પાસે આ લેમિનર ફ્લો હૂડ અને તમારી પાસે કાઉન્ટર ટોપ છે જે હું કાળા રંગમાં શેડ કરું છું હવે આપ ણે તમારા માટે જે પણ બધા કામો હશે તે કાઉંટર ટોપમાં કરીશું હવે તમારે લેબમાં તમારો જરૂરી હેતુ હશે પરંતુ તમારે યોગ્ય કંપાઉન્ડ માઇક્રોસ્કોપ રાખવાની જરૂર છે હવે આ એવી બાબત છે જેના વિશે આપણે થોડી વધુ ચર્ચા કરીશું તેથી ચાલો હેતુ મેળવીએ તેથી તમે રેખાઓ જાળવી રહ્યા છો તેથી મે તમને નાઇટ્રોજન સંગ્રહ વિશે કહ્યું છે તેથી તમારી પાસે અમારા કહેવા મુજબ સંગ્રહ હોવો જોઈએ ઉદાહરણ તરીકે સેલ લાઇન સ્ટોર કરવા માટે અહીં સંગ્રહ વિસ્તાર છે જે આપ ણે શેડીંગ કરી રહ્યા છીએ તેથી તમારી પાસે સેલ લાઇન સ્ટોર હશે અને આ એક ટાંકી છે જે દર વખતે તેને આપ ણે ખોલો છો તેટલા સમય સમય પર નાઇટ્રોજન ભરવો પડે છે હવે પછી ભલે તમે સેલ લાઇન કલ્ચર કરી રહ્યાં છો અથવા તમે પ્રાઇમરી કલ્ચર કરી રહ્યા હોય એક વસ્તુ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમારે કોષોનું અવલોકન કરવું જોઈએ અને તમારા કોષોને પસાર કરતા વખતે અથવા તે કોષને પ્લેટિંગ કરતી વખતે તમારે તેનો સમય અને અવલોકન કરવાની જરૂર છે તેથી તમારી પાસે માઇક્રોસ્કોપ હોવું જોઈએ અને હું તમને તે જ તર્ક દ્વારા જવાની ભલામણ કરીશ જ્યાં તમે તેને કંઈક એવી પસંદ કરો છો જે સીધી રીતે આવતી નથી કારણ કે તમે કોષ જોઈ રહ્યા છો તેથી તે આ રીતે ન આવવું જોઈએ આ કાઉન્ટર ટોપ પર તમારા વિકલ્પો ક્યાંક આ બાજુ અથવા ક્યાંક આ દિવાલ પર છે અથવા તે દિવાલ કઈ છે તેથી તમારી જરૂરિયાતો તે કહી શકતી નથી પરંતુ હું તમને ભલામણ કરી શકું છું કે તમારે તે બધુ વધારવું જોઈએ તમારે માઇક્રોસ્કોપ મૂકવું પડશે અને આ એક કંપાઉન્ડ માઇક્રોસ્કોપ છે હવે તમે તેની સાથે ફ્લોરોસન્ટ જોડાણ રાખવા માંગો છો કે નહીં ઉદાહરણ તરીકે કહો કે મારી પાસે આની જેમ એક અપારદર્શક સબસ્ટ્રેટ છે અને મેં કોષોને તેની ટોચ પર રાખ્યા તેથી તે એક ટીશ્યુ એન્જિનિયરિંગ છે તે અમુક પ્રકારનું હાઇડ્રો જેલ અથવા ક્રાઓજેલ પ્રકારનું છે હું ધાતુ અથવા અમુક પ્રકારની બાયો કોમ્પેટીબીલીટી અને તેની ટોચની આસપાસના કોષોનું પરીક્ષણ કરું છું હવે તે કિસ્સામાં તમારી પાસે એક માઇક્રોસ્કોપ હશે જે ઉપર બાજુ છે હવે જ્યારે આપણે માઇક્રોસ્કોપ વિશે વાત કરીશું તો માઇક્રોસ્કોપનો ઉપયોગ કરનારા પાસે પ્રાથમિક જ્ઞાન હોવું જોઇએ કે તેની પાસે ઓબજેક્ટિવ હોવું જોઈએ તેથી તમારી પાસે એક આઈપિસ છે તો ચાલો તેને આ રીતે મૂકીએ તેથી આપણી પાસે એક આઈપિસ હશે જ્યાં ઓબજેક્ટિવ પર એક પ્રકાશ સ્રોત હશે અને હવે તમારી પાસે પ્રકાશનો સ્રોત છે આ વસ્તુઓ છે અને તમારી પાસે લેન્સ એસેમ્બલીની જોડી છે તેથી તે વિશે ચિંતા કરશો નહીં હવે આઈપિસ દ્વારા તમે ઓબ્જેક્ટ જોઈ રહ્યા છો હવે તમારી પાસે બે વિકલ્પો છે ઉદાહરણ તરીકે તમારો નમૂનાનો પ્રકાશ સ્રોત છે તે પ્રકાશ સ્રોત ઉપરથી આવી શકે છે તે બાજુથી આવી શકે છે તે નીચેથી આવી શકે છે હવે જો તમે જોઈ શકો છો કે જેના પર કોષો છે તેથી માત્ર તેને વિઝ્યુલાઈઝ કરવા માટે હું તેને થોડી અલગ રીતે મૂકીશ હવે ઉદાહરણ તરીકે કહો તમારી પાસે આ સબસ્ટ્રેટ છે જેના દ્વારા હું જાડું બનાવું છું તેથી પ્રકાશ પસાર થતો નથી તેથી ફક્ત તમે જ તે ટોચ પરથી જોઈ શકો છો અને તમારે ઉપરથી ચમકતો પ્રકાશ પાડશો તેથી આ રીતે તમારો પ્રકાશ ચમકતો હશે અને કોષો ટોચ પર વિકસી રહ્યા છે અને અમે તમારા કોષોને રિંગ કરીએ છીએ અને આ કોષો પહોંચે છે તેથી તમારે એક સીધા માઇક્રોસ્કોપની જરૂર પડશે તમારી પાસે આ ઓબ્જેક્ટિવ છે જે ટોચ પરથી આવી રહ્યો છે પરંતુ આવા સીધા માઇક્રોસ્કોપ સાથે સમસ્યા એ છે જે આ અંતર કાર્યકારી અંતર છે તે નમૂના વચ્ચેનું અંતર છે તેથી નમૂના અને સૂક્ષ્મ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું આ અંતર જુઓ આ ઓબ્જેક્ટિવ લેન્સ છે અને આ તે છે જ્યાં તમારી પાસે નમૂના છે અને આ અંતર I દ્વારા રજૂ થાય છે આ કાર્યકારી અંતર જટિલ છે કારણ કે મોટાભાગના માઇક્રોસ્કોપ જો તમે જોશો કે ખૂબ જ ટૂંકા અંતર હશે તેનો અર્થ શું તેનો અર્થ એ છે કે તમે જુઓ છો કે મેં ત્યાં મૂક્યું છે હું અહીં ફક્ત આ અંતરની ફરતે ગોળ કરું છું જે તમે આ અંતર l જુઓ છો માઇક્રો માઇક્રોસ્કોપના કિસ્સામાં જો આ અંતર l ખૂબ જ નાનો હોય તો આ માઇક્રોસ્કોપ ઓબ્જેક્ટિવ નમૂનાની ખૂબ નજીક આવે છે હવે તેનો વિચાર કરો કે તમારી પાસે t 20 ફ્લાસ્ક છે તમારી પાસે આ ફ્લાસ્ક છે જેના પર કોષો યોગ્ય રીતે ગોઠવાયેલા છે જે પોતે જ તે ત્રિપરિમાણીય હોય છે જેને તમે જાણો છો હવે અહીં કોષો છે અનુભૂતિ કરો કે તમારી પાસે એક સીધા માઇક્રોસ્કોપ છે તે ઓબ્જેક્ટિવ છે અને આ એક પ્રકારનું કાર્યકારી અંતર છે જે અંતર l છે જેના વિશે હું વાત કરી રહ્યો છું તેથી તમે ઇચ્છો છો કે તેનું તમે ઘણી રીતે સમાધાન કરી શકો છો પરંતુ તે એક t 20 ફ્લાસ્ક છે તેથી હું ખૂબ જ જલ્દીથી તેની બાજુ આવીશ કે તમારે તે કિસ્સામાં સીધી બાજુની જરૂર નથી પરંતુ તમારો સબસ્ટ્રેટ અપારદર્શક હોવાથી તે કોઈ પણ પ્રકાશને નીચેથી આવવા દેતો નથી તમારો એકમાત્ર વિકલ્પ તે પરિસ્થિતિમાં સીધા ઓબ્જેક્ટિવનો ઉપયોગ કરવાનો છે અને આવા સીધા ઓબ્જેક્ટિવ માટે તમારે ખાતરી કરવી પડશે કે તે લાંબા અંતરનો ઓબ્જેક્ટિવ છે તેનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે આ અંતર વધારે હોવું જોઈએ તેથી જો આ તમારા નમૂના છે તો તમારી પાસે આનો ઓબ્જેક્ટિવ હોવો જોઈએ તેમ છતાં તમે તેને જોવા માટે સમર્થ હશો તે એવી વસ્તુ છે કે જેને માઇક્રોસ્કોપ વેચનાર તમને કહેશે નહીં તેઓ આવીને તમને તેને વેચ વા માટે માહિતી જણાવશે નહીં તમે કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે ધ્યાનમાં લેશે નહીં કાં તો તમારે સ્પષ્ટ હોવું જોઈએ કે આ તે જ પ્રકારના નમૂના છે જેની મને કલ્પના કરવી છે અને તમે તેને કન્વર્ટ કરી શકો છો અથવા તમે તેને જાતે જ શોધી શકો છો કારણ કે આ તે સમસ્યા છે જે હું જ્યારે આપણે લેબ્સ ઉભી કરી તેટલા વર્ષોથી જોવું છું ત્યારે એક બેદરકારી છે કે શા માટે આપણે એવું કર્યું કે તે અન્ય રીતે હોવું જોઈએ તેથી જો તમને વિશ્વાસ છે કે તમારા નમૂનાઓ આના જેવા ના હોવા જોઇએ પછી તમે આ સહેજ સરળ પર જઈ શકો છો તેથી જો તમને ખબર હોય કે તમારી પ્લેટિંગ સપાટી પારદર્શક પ્રકાશ જે પાછળ અને આગળ વધી શકે છે તો પછી તમે ઓબ્જેક્ટિવનો ઉપયોગ કરી શકો છો જે નીચેથી આવે છે તે અહીં વધુ સ્પષ્ટ હેતુ નથી તેથી ઓબ્જેક્ટિવ તળિયેથી છે તેથી ઓબ્જેક્ટિવ પણ તેના આધારને સ્પર્શ કરી શકે છે કારણ કે નમૂનાના આધારને સ્પર્શ કરવો જે સંપર્કમાં નથી તેની માટે આપણે મદદ જોઇશે ઉદાહરણ તરીકે કહો આ તમારી રકાબી છે અને તેમાં તમારા કોષો અંદર વધી રહ્યા છે અને તમે તમારા માધ્યમોનો ઉપયોગ કરો છો તેથી સ્પષ્ટપણે માઇક્રોસ્કોપ હંમેશાં આ પાત્ર ના પાયાને સ્પર્શ કરી શકે છે તેવું તે ઇચ્છે છે કારણ કે તે પ્લાસ્ટિકનું છે અને તે પારદર્શક છે અને તમે આ રીતે પ્રકાશને ચમકાવી શકો છો અને તમે તેને કલ્પના કરી શકો છો તેથી તે કિસ્સામાં તમારા ઓબ્જેક્ટિવની નીચે તમારી પાસે ઉંધું સંમેલન છે ઉંધું માઇક્રોસ્કોપમાં જ્યાં ઓબ્જેક્ટિવ નીચે છે ત્યાં તમારે કાર્યકારી અંતર વિશે ચિંતા કરવાની જરૂર નથી તમે આ પારદર્શક નમૂનાની નજીક આવી શકો છો અહીં આ અપારદર્શક અથવા અર્ધપારદર્શક હતી તેથી તમારા વિકલ્પો ખૂબ સ્પષ્ટ છે અને અન્ય રસપ્રદ ભાગ જે હું સાંભળતો હતો હવે તે પ્રકારનો નથી તેથી સરળ કરવા માટે તમે માઇક્રોસ્કોપને ઉંધુ કરતા પહેલા બદલી શકતા નથી તેથી જો તમને ખબર હોય કે તમારી પાસે લોકો લેબમાં કામ કરે છે તેવા બે પ્રકારના નમૂનાઓ છે ઉદાહરણ તરીકે તમારું કામ એક પ્રકારનું બાયોમેટ્રિયલ કોટિંગ છે જે અપારદર્શક છે પછી તમારે માઇક્રોસ્કોપને લાંબા કાર્યકારી અંતર સાથે સેટ કરવું પડશે જે માઇક્રોસ્કોપ ઉપરની બાજુએ હશે અને તમારી પાસે અન્ય લોકો છે જે કાં તો પારદર્શક પર ઉપયોગ કરશે અથ વા તમે ઉપરની બાજુનો ઉપયોગ કરી શકો છો પરંતુ ઉપરની બાજુ બે સમસ્યાઓ છે તો તે કિસ્સામાં તમારે બીજા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડશે જે ઉંધું છે અને ઉંધાની સાથે પણ આ બીજી વસ્તુ છે જે મોટા ભાગના આ વિશાળ કોટ અને કોડ ઉત્પાદકોની છે કે તમારે આ પૂછવું પડશે અને એકવાર હું જાતે તમને જણાવીશ પરંતુ ચોક્કસપણે કહેવામાં આવ્યું ન હતું જો પૂછવું હોય તો તે માહિતીની જમણી બાજુ છે શું આ ઓબ્જેક્ટિવ પ્લાસ્ટિક અથવા કાચ માટે છે લેન્સના ઓબ્જેક્ટિવ પર કંઈક છે જો તમે ઓબ્જેક્ટિવ લેન્સ ખોલો છો ત્યારે તમે જોશો કે ત્યાં એક નંબર જેવું કંઈક આપવામાં આવશે જે n જેટલું છે હવે હું માઇક્રોસ્કોપ વિગતવાર મેળવી રહ્યો છું તેનો અર્થ શું છે પરંતુ તે તમને કહેશે ધારો કે તમારા નમૂનાઓ કાચની રકાબીમાં છે કાચની જાડાઈ અલગ અલગ પ્રકારની હોય છે અને વિવિધ પ્રકારના ઓપ્ટિકલ ગુણધર્મો હોય છે જ્યાં તે કોઈ પ્લાસ્ટિક જે તમે જાણો છો તે પોલિર્કાર્બોનેટ છે આ પ્રકારની t a t અથવા જે પાત્રો હોય છે તે જુદા જુદા ઓપ્ટિકલ ગુણધર્મો સાથે જુદી જુદી સામગ્રીના છે તેથી તેમની જાડાઈ અલગ અલગ પ્રકારની છે તેના માટે તમારી પાસે ખાસ અલગ ઓબ્જેક્ટિવ છે તેથી ઓબ્જેક્ટિવ દ્વારા તમે ઘણી વખતે તમને સમજાશે કે ઓબ્જેક્ટિવ ખરેખર તે ઓબ્જેક્ટિવ નથી જે તમે પૂછતા હોવ કારણ કે તમે માઇક્રોસ્કોપને કલ્પના કરવામાં અસમર્થ છો પરંતુ તમે વસ્તુઓની કલ્પના કરવામાં અસમર્થ છો તેથી આ કેટલાક મુદ્દાઓ છે જે ક્યારેય તમારા ટેક્સ બૂક માં નહી હોય પરંતુ આ અનુભવમાંથી આવે છે તેથી હું માઇક્રોસ્કોપના સંદર્ભમાં ભલામણ કરીશ કે તમે ખૂબ કાળજી રાખો કારણ કે આ એક મોટું રોકાણ છે સારી ગુણવત્તાવાળા માઇક્રોસ્કોપ માટે આ સરળ રોકાણ નથી તેથી હું અહીં બંધ કરીશ હવે પછીના વર્ગમાં આપણે આગળ ચાલુ રાખીશું અને સેલ કલ્ચર વિશે સમજીશું અને તેને સ્ટેટ ઓફ આર્ટ ફેસિલીટિ બનાવીશું